મિત્રો આજે આપણે સ્થિતિસ્થાપકતા વિશે વાત કરીશું અને સ્થિતિસ્થાપકતા શું છે પછી સ્થિતિસ્થાપકતાની પાયાની ધારણાઓ સ્થિતિસ્થાપકતા સ્કોર અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચના તેમજ સ્થિતિસ્થાપકતા માટેના જૈવિક આધાર વિશે ચર્ચા કરીશું સ્થિતિસ્થાપકતા એ સકારાત્મક અનુકૂલન વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે પછી ભલે તે તમારા જીવનમાં ગમે તે હોય અને આ સ્થિતિસ્થાપકતા સંશોધન સ્કિઝોફ્રેનિક દર્દી અને યુદ્ધથી પીડિત લોકોથી લઈને આપત્તિ પીડિતો અને જાતીય શોષણ સુધીના બાળકો સુધી લાંબો માર્ગ આવ્યો છે તો આ પ્રકારની પરિસ્થિતિમાં શા માટે કેટલાક લોકો તાણ અનુભવે છે અને મુશ્કેલીઓનો નવેસરથી ઉત્સાહ અને આગળની વિચારસરણી સાથે પ્રતિસાદ આપે છે જ્યારે અન્ય તે નથી કરતા સાહિત્યમાં સ્થિતિસ્થાપકતાને વ્યાખ્યાયિત કરવામાં ઘણો તફાવત છે પરંતુ ત્યાં ચાર માર્કર છે જેના દ્વારા તમે સ્થિતિસ્થાપકતાને સ્પષ્ટ કરી શકો છો એક એ છે કે દબાણ હેઠળ અસરકારક રીતે પ્રદર્શન કરવાની વ્યક્તિની ક્ષમતા છે અને તે જ સમયે વ્યક્તિ પ્રતિકૂળતાઓ મુશ્કેલીઓ અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાંથી પાછા સારી સ્થિતિમાં આવી શકે છે અને તે તેના સ્વાસ્થ્ય અને સુખાકારીનું સંચાલન કરી શકે છે અને તે કેવી રીતે કરવું તે સમજી શકે છે આવી તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી હાંસલ કરો અને આ સ્થિતિસ્થાપકતા પણ તેની સાથે અન્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે અને વારંવાર પ્રશ્ન આવે છે કે તે એક લક્ષણ છે કે પ્રક્રિયા જ્યારે તે એક લક્ષણ હોય છે ત્યારે એવું માની શકાય છે કે કેટલાક લોકો જન્મથી જ સ્થિતિસ્થાપક હોય છે જ્યારે તે અનુભવ અને બાળકના વર્તન દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિઓને દબાવવાની પ્રક્રિયા હોય છે ત્યારે બાળકના ઉછેરની પ્રથાઓ વ્યક્તિ તણાવપૂર્ણ પરિસ્થિતિઓ સાથે સંતુલિત થવાની ચોક્કસ રીતો અને માધ્યમો વિકસાવે છે અને જો વ્યક્તિ તણાવપૂર્ણ ઉત્તેજનાનો સામનો કરે છે તો પણ તે પાછો પાછા સારી સ્થિતિમાં આવી શકે છે અને તે પાછો ઉછળીને સંતુલન જાળવી શકે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ શ્રેષ્ઠ સ્થિતિમાં શારીરિક ભાવનાત્મક અને જ્ઞાનાત્મક સંસાધનોને જાળવી શકે છે પ્રભાવ હેઠળ અસરકારક રીતે પ્રદર્શન કરવાની તેમજ પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાંથી પાછા ફરવાની અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખવું તે વ્યક્તિની ક્ષમતા છે સ્થિતિસ્થાપકતા વિશે ચાર મૂળભૂત ધારણાઓ છે અને તે કહે છે કે સામાજિક યોગ્યતા મોડલ બોલે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સફળ અનુકૂલન માટે સામાજિક ભાવનાત્મક અને શૈક્ષણિક કૌશલ્ય ધરાવવાની પરિસ્થિતિઓ જરૂરી છે સામાજિક વિકાસ મોડેલ પૂછે છે કે પુખ્ત વયના લોકો દ્વારા શા માટે સામાજિક અને વિરોધી બંને વર્તન દર્શાવવામાં આવે છે કારણ કે સામાજિક વર્તણૂક એ સામાજિક સંસ્થાઓ સાથેના બંધન દ્વારા વિકસિત થાય છે સામાજિક સંસ્થા મા તે કુટુંબ હોઈ શકે શાળા હોઈ શકે કૉલેજ હોઈ શકે તે સમુદાય હોઈ શકે જ્યાં આપણે રહીએ છીએ અને વર્ગના સભ્યો હોઈ શકે છે અને તે બંધનનું નિર્માણ કરે છે તેની સાથે અને સામાજિક બંધન દ્વારા આપણે વિવિધ વર્તન શીખીએ છીએ અને જો આપણે વર્તન શીખીએ છીએ તો શા માટે આ જ આ વ્યક્તિઓ આ સામાજિક સંસ્થાઓમાંથી કેમ પસાર થાય છે શા માટે કેટલાક લોકો સામાજિક બતાવે છે જ્યારે અન્ય લોકો સામાજિક વિરોધી વર્તન દર્શાવે છે જોખમ પરિબળ બોલે છે કે કેટલાક પરિબળો છે જે તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં વ્યક્તિની આદરણીયતામાં વધારો કરે છે જો તે માતાપિતા ઝઘડતા હોય પરિવારમાં જીવનસાથીઓ એકબીજા સાથે ઝઘડતા હોય અથવા છૂટાછેડા હોય જો વ્યક્તિ ન કરે તો તેના નબળા જૂથ દ્વારા સ્વીકારવામાં આવે છે અને ઓછી શૈક્ષણિક સિદ્ધિઓ છે જે નીચા આત્મસન્માન અથવા શાળાની નબળી ગુણવત્તા તરફ દોરી જાય છે તે વ્યક્તિ માટે સંવેદનશીલ માર્કર હશે કે તે સ્થિતિસ્થાપક ન હોઈ શકે પરંતુ આ વસ્તુઓ હોવા છતાં જો પુરાવા મળે છે કે જો આ વસ્તુઓ હોય તો પણ કેટલાક લોકો એવા પરિવારોમાંથી પણ આવે છે જેઓ સ્થિતિસ્થાપક છે રક્ષણાત્મક પરિબળો બોલે છે કે સ્વ નિયમન જોડાણો કુટુંબ સામાજિક સિદ્ધિઓમાં જોડાણ એ સામાજિક નેટવર્ક સાથે અને વ્યક્તિત્વના લક્ષણો સાથે વ્યક્તિ પોતાની જાતને પ્રતિકૂળતાઓ સામે રક્ષણ આપી શકે છે અથવા તે અથવા તેણી સ્થિતિસ્થાપક બનશે

એવું કહીને સ્થિતિસ્થાપકતા કોર ઉલ્લેખ કરે છે કે અમુક ગુણો ધરાવતા એક વ્યક્તિ સ્થિતિસ્થાપક હોઈ શકે છે અને તે પ્રતિકૂળતાઓનો સામનો કરી શકે છે અને તે જ સમયે તે માનસિક શારીરિક શ્રેષ્ઠ માનસિક શારીરિક અને જ્ઞાનાત્મક સંસાધનોને અકબંધ રાખીને તેનો અસરકારક રીતે સામનો કરી શકે છે વ્યક્તિ સ્થિતિસ્થાપક બનવાની શક્યતા વધારે છે જો તેની પાસે જીવનમાં કોઈ હેતુ અને અર્થ હોય તો હેતુ એ પ્રેરક શક્તિ છે જો તમારી પાસે જીવનમાં કોઈ હેતુ છે તો જીવનમાં મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓથી તમને અસર થવાની શક્યતા ઓછી છે બીજું છે દ્રઢતા આગળ વધવાનો નિશ્ચય મુશ્કેલીઓ નિરાશા આંચકો અને તેના જેવા કેટલાક વ્યક્તિત્વ હોવા છતાં તેઓ જીવનમાં નિષ્ફળતા વિશે વધુ વિચારશે નહીં અને તેઓ તેને દૂર કરશે જેમ કે જ્યારે વ્યક્તિ દ્રઢતા હોય છે અને વ્યક્તિ કઠોર હોય છે ત્યારે તે જે બાબતોમાં તમે રોકાયેલા છો તેમાં પ્રયત્નો કરી શકે છે અને તે ધ્યેય હાંસલ કરવા માટે તેનું હિત કરશે તેથી પ્રયત્ન અને રસ એ બે માપદંડો છે અને તમે સતત પ્રયાસ કરશો જ્યાં સુધી તે ધ્યેય પ્રાપ્ત ન કરે અડચણો અને મુશ્કેલીઓ છતાં વ્યક્તિત્વ એક અનન્ય લક્ષણ છે તેથી મનોવૈજ્ઞાનિક બળ અથવા વ્યક્તિત્વ જેને કઠિનતા કહેવાય છે મનોવૈજ્ઞાનિક સખ્તાઇ જેવી કે કઠોરતા જો આવી વ્યક્તિઓ જ્યારે જીવનમાં નિષ્ફળ જાય છે તો તેઓ તેના પર કાબુ મેળવી લેશે કારણ કે તેમનો સ્વભાવ એવો છે ત્રીજું છે સમતા સંવાદિતા અને સંતુલન જો તમે આશાવાદી હશો અને જો તમારી પાસે સકારાત્મકતા હશે તો તમે ક્યારેય પર્સ નહીં કરો તો તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં હિંમત મળશે તમે શાંત અને સંતુલિત બનશો આશાવાદી વલણને કારણે તે તમને વધારે પરેશાન કરશે નહીં ઉદાહરણ આશાવાદી કહેશે કે તરીકે જો તમે એક ગ્લાસ પાણી આપો તો તે હંમેશા કહેશે કે તે અડધો ભરેલો છે જ્યારે નિરાશાવાદી કહેશે કે તે અડધો ખાલી છે તેવી જ રીતે આશાવાદી હંમેશા હકારાત્મક બાજુ તરફ જોશે અને જો તમારી પાસે જોમ છે જો તમારી પાસે આશા છે તો આ કેટલાક હકારાત્મક લક્ષણો છે અને તે હકારાત્મકતા તમને અડચણો અને મુશ્કેલીને દૂર કરવામાં મદદ કરશે અને તમે મુશ્કેલીઓમાંથી બહાર સફળતા સાથે આવશો તેવી જ રીતે બીજી આત્મનિર્ભરતા છે જે તમારામાં વિશ્વાસ છે અને તે કહે છે કે તે અભ્યાસ અને અનુભવ દ્વારા આવે છે જે તમારામાં આત્મવિશ્વાસ તરફ દોરી જાય છે અને અનુભવ દ્વારા આવતી આત્મનિર્ભરતા તમને શીખવે છે કે જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ અને પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરવો જેમ કે તેમાં છૂટાછેડા હોઈ શકે છે નજીકના સંબંધીઓનું મૃત્યુ હોઈ શકે છે અકસ્માત હોઈ શકે છે નવા વાતાવરણમાં નવી તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે અને પોતાને નવા વાતાવરણમાં મૂકે છે તેથી અનુભવમાંથી ધીમે ધીમે તમે આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે શીખો છો અને ધીમે ધીમે તમે તે પરિસ્થિતિને અપનાવવા માટે સમસ્યા હલ કરવાની કુશળતા વિકસાવો છો જો વ્યક્તિ પર જાતીય હુમલો થયો હોય જો તમારી પાસે આત્મનિર્ભરતાની કુશળતા હોય જો તમને યુક્તિઓ ખબર હોય તો કેવી રીતે લડવું અને કરાટેના વર્ગો લેવા વગેરે થી તમે અન્ય લોકોથી ડરશો નહીં તમે ગુંડાઓને હેન્ડલ કરી શકો છો તે બધું તમે શીખવા થી અને અનુભવ દ્વારા તમને શીખવવામાં આવે છે કે તમે કેવી રીતે તેનો સામનો કરશો અથવા તેની સાથે કેવો વ્યવહાર કરવો ઉદાહરણ તરીકે યુવાન હોવાને કારણે જો કોઈ નિષ્ફળતા આવે તો તમે હતાશ અનુભવશો પરંતુ વધતી જતી ઉંમર સાથે મારા જેવા વ્યક્તિને ભાગ્યે જ નિષ્ફળતાનો અનુભવ થશે કારણ કે નિષ્ફળતા સાથે હું વિવિધ માર્ગો શોધી શકું છું અને તેનો અર્થ કેવી રીતે કરી શકું છું જેમકે કોઈ ચોક્કસ કાર્યમાં સફળ થાવ હું સમસ્યાનો સામનો કરવા માટે વધુ પ્રયત્નશીલ બનીશ અથવા હું હતાશા અનુભવીશ નહીં તેથી પ્રેક્ટિસ અને અનુભવ તમને સમસ્યા હલ કરવાની કુશળતા અને જ્યારે પ્રતિકૂળતાઓ અને નિષ્ફળતાઓ તમને પ્રતિકાર શીખવે છે પછી આગળ અધિકૃતતા છે જેમકે સ્થિતિસ્થાપક વ્યક્તિઓ પોતાની સાથે જીવવાનું શીખે છે તેઓ એક અલગ પ્રકારની બ્રાન્ડ છે તેઓ ને તેમના શ્રેષ્ઠ મિત્રો છે તેઓ પોતાની જાતને જાણે છે તેઓ સતત તેમના સ્વ અને તેમની ક્ષમતાને સુધારવાનો પ્રયાસ કરે છે તેઓ હિંમત અને વિશ્વાસ સાથે જીવે છે વગેરે તેથી આ બધા લક્ષણો જો તમે આ બધી બાબતોમાં વિચારો આ સ્થિતિસ્થાપકતાના મૂળ છે તમે પાછા વધુ સરસ થવાની શક્યતા વધારે છે જ્યારે તમે પ્રતિકૂળતાઓનો સામનો કરો છો અથવા જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરો છો અને આ સ્થિતિસ્થાપક વ્યક્તિ લક્ષણો ધરાવતા વ્યક્તિઓ વિચારે છે કે અમારે ફાળો આપવા માટે ઘણું બધું છે તેઓ જીવનમાં ઘણી શક્યતાઓ શોધે છે અને તેઓ ફાળો આપવાની હિંમત ધરાવે છે અને તેઓ જ્યારે અન્ય લોકો તે માર્ગ પર ચાલવાની હિંમત કરતા નથી જેઓ પોતાના માટે એક માર્ગ પર ચાલશે તે એક બ્રાન્ડ છે અને તેઓ ઇમેજ ક્રિએટર હશે તેઓ અન્ય લોકો માટે ઇમેજ હશે અને તેઓ વસ્તુઓ પણ કરે છે અને અન્ય લોકો માટે દાખલા બેસાડશે અને તેઓ વિચારે છે કે જીવન એ સામાન્ય માણસોના જીવનમાં છે તેથી તેઓ ઘણી બધી અસાધારણ વસ્તુઓ કરે છે પરંતુ અસાધારણ લોકો અસાધારણ વસ્તુઓ નથી કરતા આપણી પાસે ફાળો આપવા માટે ઘણું બધું છે અને જે લોકો પાસે સ્થિતિસ્થાપકતા છે તેઓ સખત પ્રયત્ન કરી શકે છે તેમની પાસે એક હેતુ છે કે તેઓ દ્રઢતા ધરાવે છે તેમની પાસે સંવાદિતા અને સંતુલન છે તેઓ પોતે વિશ્વાસ રાખે છે અને તેઓ પોતાને જાણે છે અને તે દ્વારા તેઓ મુશ્કેલીઓને પાર કરી શકે છે જો કે બાળકો અને યુવાનોમાં સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા માટે અમે ત્રણ વ્યૂહરચનાઓની ચર્ચા કરીશું એક છે જોખમ ફોકસ વ્યૂહરચના જે જોખમ અને તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે બીજું છે સંપત્તિ ફોકસ વ્યૂહરચના જે સંસાધનોની સંખ્યા અથવા ગુણવત્તા સુધારવા અથવા સામાજિક સેટિંગમાં સામાજિક મૂડી છે ત્રીજું છે પ્રક્રિયા કેન્દ્રિત વ્યૂહરચના જે માનવ અનુકૂલનશીલ પ્રણાલીઓની શક્તિને ગતિશીલ કરવી આ ત્રણ વ્યૂહરચનાઓમાંથી કેન્દ્રિત વ્યૂહરચનામાં અટકાવો અથવા ઘટાડો નક્કી કરવામાં આવે છે જેમકે પેરેંટલ કેર દ્વારા ઓછા જન્મવજન અથવા અકાળે બાળકો થવાની સંભાવનાને અટકાવી અથવા ઘટાડી શકો છો માતા પિતાના શિક્ષણ દ્વારા બાળકના દુરુપયોગ અથવા ઉપેક્ષાને અટકાવો સામુદાયિક કાર્યક્રમો દ્વારા કિશોરવયના મદ્યપાન ધૂમ્રપાન અને માદક દ્રવ્યોનો ઉપયોગ ઓછો કરવો કટોકટીની સહાય પૂરી પાડીને અથવા બધા માટે આવાસ નીતિ બનાવીને ઘરવિહોણાને અટકાવો કોમ્યુનિટી પોલીસિંગ દ્વારા પડોશના ગુના અથવા હિંસા ઘટાડવી જો બાળકો અને પુખ્ત વયના લોકો માટે જોખમો હોય તો પણ કેટલાક રસ્તાઓ છે જ્યાં અમે જોખમ ઘટાડવાની રીતો તૈયાર કરી શકીએ છીએ જોખમ ઘટાડવા અથવા તાણને રોકવા માટેની રીતો અને માધ્યમો અને તેને જોખમ ફોકસ વ્યૂહરચના કહેવામાં આવે છે અને તે સંદર્ભ વિશિષ્ટ છે આ એના કેટલાક ઉદાહરણો હતા કોઈ પણ સંજોગોમાં તેના વિશે વિચારી શકાય છે અને તેને સંદર્ભિત કરી શકાય છે જોખમ ઘટાડવા અથવા તણાવ ઘટાડવા અથવા જોખમને રોકવા માટે જોખમ કેન્દ્રિત વ્યૂહરચના શું હોઈ શકે છે ઉદાહરણ તરીકે આપત્તિની જેમ આપત્તિ પછીના લોકો આઘાતથી પીડાય છે આપત્તિ પછીના આઘાતથી ચિંતા હતાશા પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર અને તેથી વધુ જોવા મળે છે આ જોખમ નિવારણ વ્યૂહરચના છે કે જે તમે સરકારી મદદ દ્વારા એનજીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય દાતાઓ દ્વારા સંસાધનો એકત્રિત કરો છો આપત્તિમાંથી બચી ગયેલા લોકોને આ સંસાધન જગ્યા સાથે જોડો તેમને આર્થિક સહાય આપો તેમને માહિતી આધાર આપો તેમને સેવા પ્રદાતાઓ સાથે જોડો તેમને સશક્ત કરો અને તેમનો સ્વ વિકાસ કરો જેથી તેઓ રોજીરોટી કમાવવા માટે પોતાનું ઘર બનાવી શકે છે તેથી પ્રક્રિયામાં જ્યારે તેઓ દરેક પગલામાં સામેલ થાય છે ત્યાં તેઓ સ્થિતિસ્થાપકતા વિકસાવશે તેથી આર્થિક ટેકો આપીને સ્થિતિસ્થાપકતા બનાવી શકાય છે તે માટે વિવિધ કાર્યો જેવા કે સામાજિક નેટવર્ક્સ પ્રદાન કરીને કમાણી માટેના માર્ગો પ્રદાન કરીને વિવિધ માર્ગો પ્રદાન કરીને સામૂહિક પ્રાર્થના પણ લોકોનું સશક્તિકરણ અને લોકોનો કૌશલ્ય વિકાસ નવી નોકરીઓમાં જોડાવા અને રોજીરોટી કમાવવા જેથી લોકો આપત્તિ પછીના તણાવ અને તાણનો સામનો કરી શકે તેથી આ એવા માધ્યમો છે કે જેના દ્વારા લોકોની સ્થિતિસ્થાપકતા વિકસાવી શકાય છે આ જોખમ કેન્દ્રિત વ્યૂહરચના છે તમે અમુક પદ્ધતિઓને કેવી રીતે સંસ્થાકીય બનાવી શકો છો જેથી કરીને તણાવને ઘટાડી શકાય અથવા જોખમને ઘટાડી શકાય જોખમ એ સંપત્તિ કેન્દ્રિત વ્યૂહરચનાઓ જેમાં પૂછવું અથવા સંસાધનોની સંખ્યા અથવા ગુણવત્તા અથવા સામાજિક મૂડીમાં સુધારો કરવો અને તેથી પણ વધુ જો તમે બાળકો માટે ઇચ્છતા હોવ તો એક શિક્ષક પ્રદાન કરો જે બાળકને માર્ગદર્શન આપી શકે અને જે જીવન કૌશલ્યો શીખવવા માટે સારો શિક્ષક બની શકે જેથી કરીને તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અને એસેટ ફોકસ વ્યૂહરચનામાં ટકી શકે એસેટ બનાવી શકે છોકરીઓને સંગઠિત કરી શકે અને છોકરાઓ શિક્ષણ વર્ગો ઓફર કરે છે તેથી જો માતાપિતાને શિક્ષણ આપવામાં આવે તો તેઓ તેમના બાળકને શીખવી શકે છે કે તણાવનો સામનો કેવી રીતે કરવો અને અન્ય બાબતો સમુદાયમાં એક મનોરંજન કેન્દ્ર બનાવ્યું તેથી આ એવી વ્યૂહરચના છે જ્યાં સંપત્તિ બનાવી શકાય છે અને જો કે સંપત્તિ દ્વારા સામાજિક મૂડી સુધારી શકાય છે અન્ય લોકો સાથેના લોકોનું જોડાણ તેમજ વિશ્વાસ પારસ્પરિકતા સંભાળમાં સુધારો થઈ શકે છે સમુદાયના સભ્યો વચ્ચે સ્નેહ સુધારી શકાય છે તેથી જો કોઈ વ્યક્તિ પ્રતિકૂળતાનો સામનો કરી રહી હોય જે આ સામાજિક મૂડી અસ્કયામતો દ્વારા સમુદાયમાં જ જોઈ શકાય છે અને પ્રક્રિયાઓ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેનો અર્થ એ કે માનવ અનુકૂલનશીલ પ્રણાલીઓની શક્તિને ગતિશીલ કરવાની પ્રક્રિયા છે મનોવૈજ્ઞાનિક પરિભાષા જેને આપણે તાલીમ આપીને સ્વ અસરકારકતા ઊભી કરવી તેવું કહી શકાય છે તેથી વ્યક્તિ અનુભવે છે કે તે કટોકટીનો સામનો કરવા અને અસરકારક સામનો કરવાની વ્યૂહરચના શીખવવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે કોઈપણ પરિસ્થિતિમાં જ્યારે તમે સામનો કરો છો ત્યારે તમે 2 કાયમી વ્યૂહરચનાનો ઉપયોગ કરો છો કાં તો તે સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના હોઈ શકે છે જ્યાં તે સમસ્યા પર સીધી અસર કરશે અને તે જ સમયે તે સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરી શકે છે તેના વિશે વિચારશે અને સમસ્યાને હેન્ડલ કરવાની રીતો અને માધ્યમો શોધી કાઢશે તે સમસ્યા કેન્દ્રિત વ્યૂહરચના છે અથવા તમે લાગણી કેન્દ્રિત સામનો કરવા જઈ શકો છો તેનો અર્થ એ છે કે તમે મારી સંભાળ લેવા માટે અન્ય કોઈ અન્ય વ્યક્તિનો પ્રયાસ કરશો એ કટોકટીનો સામનો કરવા માટે યોગ્ય વ્યૂહરચના એ સમસ્યા કેન્દ્રિત વ્યૂહરચના છે સમસ્યાનું પૃથ્થકરણ કરો તેનો માર્ગ શોધો અને બહાર નીકળવાના માર્ગ ને અમલ કરો એ સમસ્યા કેન્દ્રિત વ્યૂહરચના છે ઘણા લોકો શું કરે છે તેના કરતાં તેઓ વિચારે છે કે સંકટમાં અન્ય લોકો મારી સંભાળ લેશે અને જો તમે તેમ કરશો તો વ્યક્તિગત કટોકટીને હેન્ડલ કરવા અને કટોકટીનો સામનો કરવા માટે ક્યારેય સક્ષમ ન અનુભવો પરંતુ તેની બદલે સફળતાપૂર્વક બહાર આવશો ભાવનાત્મક જ્ઞાનાત્મક અને ભૌતિક સંસાધનોને અકબંધ રાખીને શારીરિક સંતુલન અકબંધ રાખો અને ચોક્કસ જોખમી પરિસ્થિતિ માટે અસરકારક સામનો કરવાની વ્યૂહરચના શીખવો જેમ કે બાળકોને સર્જરી માટે તૈયાર કરવાનો કાર્યક્રમ કેવી રીતે જો તમે બાળકને કાઉન્સિલ કરો તો તેઓ શસ્ત્રક્રિયા સાથે જશે સર્જરી પહેલા કાઉન્સિલ ન હોય તેવા બાળકની સરખામણીમાં બાળક ઓછા દિવસોમાં સાજા થવાની શક્યતા વધારે છે તેથી અસરકારક સામનો કરવાની વ્યૂહરચના શીખવો અને સુરક્ષિત જોડાણને પ્રોત્સાહન આપો જેમકે અમારા માતાપિતા સાથે અમારી પાસે બે પ્રકારના જોડાણ છે એકને સુરક્ષિત જોડાણ કહેવામાં આવે છે અને બીજું અસુરક્ષિત જોડાણ કહેવાય છે માતા પિતા અને સમુદાય સાથે સુરક્ષિત જોડાણ તમને જણાવશે કે તમે લોકો પર વિશ્વાસ કરી શકો છો જ્યારે તમે સંકટમાં હોવ ત્યારે તમે તેમના સંસાધનો શોધી શકો છો પરંતુ અસુરક્ષિત જોડાણમાં જે તમને લાગશે કે સમુદાયના સભ્યો પર વિશ્વાસ કરી શકાતો નથી મિત્રો અને સંબંધીઓ પર વિશ્વાસ કરી શકાતો નથી અને અસુરક્ષિત જોડાણ તમારા ભય ચિંતા તણાવ તરફ દોરી જાય છે જ્યારે સુરક્ષિત જોડાણ જે વાલીપણા પારિવારિક સંબંધો સામુદાયિક સંબંધો દ્વારા વિકસિત થાય છે તમને શીખવશે અને જ્યારે તમે સંકટમાં હોવ ત્યારે તમે અન્ય લોકોનો વિશ્વાસ વિશ્વાસ અને સહકાર પણ વિકસાવી શકો છો તેથી સુરક્ષિત જોડાણને ઉત્તેજન આપો જ્યાં બાળકો પરિવાર સાથે શાળા સાથે અને સમુદાય સાથે સુરક્ષિત અનુભવે અને તેથી જ્યારે તેઓ સંકટમાં હોય ત્યારે તેઓ તેમની પાસેથી સંસાધનો મેળવી શકે અને સફળતા સાથે બહાર આવી શકે જ્યારે મુશ્કેલીઓ હોય છે તેથી આ માટે નવા માતા પિતા અને તેમના શિશુઓ માટે તાલીમ સંવેદનશીલતા તાલીમ અને ઘરની મુલાકાતનો કાર્યક્રમ પ્રદાન કરી શકાય છે અને બાળકોને સંભવિત માર્ગદર્શકો સાથે મેચ કરવા અને બાળકોની મિત્રતાને પ્રોત્સાહિત કરવા માટે એક કાર્યક્રમ દ્વારા બાળકો માટે સંબંધો જાળવી રાખવા માટે વ્યાવસાયિક સાથીદારો સાથે તંદુરસ્ત પ્રવૃત્તિઓ જેમ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં બાળકો જ્યાં પણ સહયોગ કરી શકે છે સાંસ્કૃતિક પરંપરા જે બાળકોને અનુકૂલન સાથે પ્રદાન કરે છે અનુકૂલનશીલ ધાર્મિક વિધિઓ અને સામાજિક પુખ્ત વયના લોકો સાથેના બોન્ડ માટેની તકો છે અને તમે બતાવો છો તે વર્તનનો એક આધાર છે સ્થિતિસ્થાપકતા તે એક મનોવૈજ્ઞાનિક વર્તન છે અને વર્તનના આધારે આપણે જાણીએ છીએ કે સ્થિતિસ્થાપકતાનું જૈવિક પરિબળ ન્યુરલ ન્યુરોએન્ડોક્રાઇન અને ઇમ્યુન સિસ્ટમ ફંક્શન દ્વારા તાણની પ્રવૃત્તિના સંબંધમાં સૂચવવામાં આવે છે તેનો અર્થ એ કે જે પણ જૈવિક પ્રણાલી તાણને સંચાલિત કરવા માટે કામ કરી રહી છે તે જ જૈવિક પરિબળો જવાબદાર હોઈ શકે છે અથવા સિસ્ટમ સ્થિતિસ્થાપકતા માટે કામ કરી શકે છે પરંતુ એક પાઠ એ છે કે મનોવૈજ્ઞાનિક અનુભવો મગજની રચના મગજની કામગીરી તેમજ મગજના વાયરિંગને પણ સુધારી શકે છે તેથી જો આ મનોવૈજ્ઞાનિક પરિબળો વ્યક્તિના મુખ્ય ગુણો જેવા મજબૂત હોય તો પણ સ્થિતિસ્થાપકતા માટે હોય તો તે કિસ્સામાં મગજના વાયરિંગને તે મુજબ બદલી શકાય છે જેથી તમે વધુ સ્થિતિસ્થાપક પણ બની શકો